આ સત્રમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે ટેસ્ટીંગ પર કેટલાક બેઝીક ખ્યાલો જોયા હતા અને પછી આપણે બ્લેક બોક્સ ટેસ્ટીંગ વિવિધ બ્લેક બોક્સ ટેસ્ટીંગ ટેકનીકો અને પછી આપણે કેટલીક સફેદ બોક્સ ટેસ્ટીંગ ટેકનીકો પર જોયું હતું અને આપણે કહ્યું હતું કે સફેદ બોક્સ મુખ્યત્વે બે પ્રકારના હોય છે એક કવરેજ આધારિત ટેકનીકો છે અને બીજું ફોલ્ટ આધારિત છે અને આપણે કવરેજ આધારિત ટેસ્ટીંગ ટેકનીકો જોવાનું શરૂ કર્યું કવરેજ આધારિત ટેસ્ટીંગ ટેકનીકોમાં આપણે સ્ટેટમેન્ટ કવરેજ બ્રાંચ અથવા ડીસીઝન કવરેજ વિવિધ શરતો કવરેજ ટેકનીકો અને પછી આપણે પાથ ટેસ્ટીંગ પર પણ ધ્યાન આપ્યું હતું આજે આપણે કેટલીક વધુ સફેદ બોક્સ ટેસ્ટીંગ ટેકનીકો જોઈશું ચાલો આપણે શરૂ કરીએ પરંતુ તે પહેલાં આપણે ફક્ત તે જ જોવાનું પસંદ કરીશું કે તમે અગાઉની ચર્ચાઓ વિશે કેટલું સમજ્યું છે તેને યાદ કરો પ્રથમ પ્રશ્ન એ છે કે કવરેજ આધારિત ટેસ્ટીંગ દ્વારા તમે શું સમજો છો અહીં કવરેજ શું છે શું આવરી લેવામાં આવે છે આ પ્રશ્નનો જવાબ આપવા માટે તમે તમારી પોતાની સમજ ચકાસી શકો છો આ પ્રશ્નનો જવાબ આપવા માટે કવરેજ આધારિત ટેસ્ટીંગ અનિવાર્યપણે ટેસ્ટીંગ એક્ઝેક્યુશન ચોક્કસ પ્રોગ્રામ તત્વોને આવરી લે છે અથવા અમુક પ્રોગ્રામ તત્વોને એક્ઝેક્યુટ કરે છે અને પ્રોગ્રામ એલિમેન્ટ્સ જેને આપણે ધ્યાનમાં લઈએ છીએ તે સ્ટેટમેન્ટો હોઈ શકે છે શરતો હોઈ શકે છે કોમ્પોનન્ટ શરતો હોઈ શકે છે પાથ હોઈ શકે છે હવે ચાલો એક વધુ પ્રશ્ન જોઈએ કન્ડિશન કવરેજના વિવિધ પ્રકારો શું છે કવરેજ ટેસ્ટીંગ ના વિવિધ પ્રકારો શું છે જે આપણે અત્યાર સુધી જોયા છે અને અહીં મને આશા છે કે તમને વિવિધ પ્રકારની કવરેજ ટેકનીકો યાદ હશે આપણે સ્ટેટમેન્ટ કવરેજની ચર્ચા કરી છે જે સૌથી નબળી હતી પછી આપણે બ્રાંચ અને ડીસીઝન કવરેજ પર જોયું આપણે બેઝીક શરત કવરેજ પર જોયું આપણે ડીસીઝન કવરેજ સાથે બેઝીક કન્ડીશન તરફ જોયું આપણે મલ્ટીપલ શરતો કવરેજ MCDC કવરેજ અને પાથ કવરેજ જોયું હવે આગળનો પ્રશ્ન એ છે કે કવરેજ આધારિત ટેસ્ટીંગ કેવી રીતે કરવામાં આવે છે પરીક્ષકે શું કરવાનું છે શું તેણે પ્રોગ્રામ કંટ્રોલ ફ્લો ગ્રાફ માટે આલેખ વિકસાવવો પડશે અને પછી ટેસ્ટીંગ કેસોની રચના કરવી આ જો તમને યાદ હોય કે આપણે કહ્યું હતું કે માત્ર ખૂબ જ નજીવા પ્રોગ્રામ માટે આપણે ટેસ્ટ ઇનપુટ્સ વિકસાવી શકીએ છીએ જે પ્રોગ્રામ તત્વોના કવરેજનું કારણ બનશે પ્રાયોગિક કાર્યક્રમ માટે આપણે ખરેખર કવરેજ આધારિત ટેસ્ટ સ્યુટ ડિઝાઇન કરતા નથી આપણે ટેસ્ટ ઇનપુટ્સ રેન્ડમ ટેસ્ટ ઇનપુટ્સ આપીએ છીએ અને પછી આપણી પાસે એક સાધન છે જે કવરેજને માપે છે અને જ્યાં સુધી ઇચ્છિત કવરેજ મેટ્રિક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આપણે ઇનપુટ્સ આપવાનું ચાલુ રાખીએ છીએ આપણું મેટ્રિક 100 ટકા સ્ટેટમેન્ટ કવરેજ 90 ટકા પાથ કવરેજ વગેરે હોઈ શકે છે હવે આગળનો પ્રશ્ન એ છે કે ફોલ્ટ આધારિત ટેસ્ટીંગ દ્વારા તમે શું સમજો છો જો તમને યાદ હોય તો આપણે કહ્યું હતું કે બેઝીક રીતે સફેદ બોક્સ ટેસ્ટીંગ ટેકનીકોની બે શ્રેણીઓ છે એક કવરેજ આધારિત ટેકનીક છે જ્યાં આપણે અમુક પ્રોગ્રામ તત્વોને આવરી લેવાનો અથવા ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ જ્યાં બીજા પ્રકારના સફેદ બોક્સ ટેસ્ટીંગ ની જેમ આપણે પ્રોગ્રામમાં ચોક્કસ પ્રકારની ખામીઓ રજૂ કરી અને પછી ટેસ્ટીંગ કેસો તેમને શોધી શકે છે કે કેમ તે તપાસો જો ટેસ્ટીંગ કેસો તેમને શોધી શકતા નથી તો આપણે વધુ ટેસ્ટીંગ કેસ ઉમેરીને ટેસ્ટીંગ ના કેસોને મજબૂત કરીએ છીએ આપણે બેઝીક ખ્યાલોને બાદ કરતાં અત્યાર સુધી કોઈ ખામી આધારિત ટેસ્ટીંગ ટેકનીકો પર ખરેખર જોયું નથી આજે આપણે મ્યુટેશન ટેસ્ટીંગ પર ધ્યાન આપીશું જે ફોલ્ટ આધારિત ટેસ્ટીંગ છે હવે આગળનો પ્રશ્ન ફોલ્ટ આધારિત ટેસ્ટીંગ ટેકનીકનું ઉદાહરણ આપે છે આ મને લાગે છે કે બધા જવાબ આપી શકશે આપણે હમણાં જ ખામી આધારિત ટેસ્ટીંગ ના ઉદાહરણમાં મ્યુટેશન ટેસ્ટીંગ કહ્યું હતું હવે ચાલો આપણે સફેદ બોક્સ કવરેજ આધારિત ટેસ્ટીંગ ટેકનીકના કેટલાક મહત્વના પાસાઓને યાદ કરીએ કે જેની આપણે ચર્ચા કરી હતી આપણે કહ્યું હતું કે સૌથી મજબૂત સફેદ બોક્સનું ટેસ્ટીંગ શક્ય તમામ પાથ કવરેજ અને તમામ પાથ કવરેજ છે જે તમને યાદ હશે તે પ્રોગ્રામમાં તમામ સંભવિત માર્ગોને આવરી લે છે પરંતુ પછી આપણે ટિપ્પણી કરી હતી કે તમામ પાથ કવરેજ વાસ્તવમાં ખૂબ જ અવ્યવહારુ માપદંડ છે કારણ કે હાજરીમાં લૂપ ત્યાં ઘણી મોટી સંખ્યામાં પાથ હોઈ શકે છે લાખો અથવા અબજો રસ્તાઓ હોઈ શકે છે અને જ્યારે કાર્યક્રમ લૂપ તરીકે અને પછી આપણે સૌથી નબળા સફેદ બોક્સ ટેસ્ટીંગ પર જોયું ત્યારે તેની હાજરીમાં તમામ પાથ કવરેજ પ્રાપ્ત કરવું વ્યવહારીક અશક્ય છે જે ટેકનિક સ્ટેટમેન્ટ કવરેજ છે અને પછી આપણે બ્રાંચ અથવા ડીસીઝન કવરેજ પર જોયું હતું જે સ્ટેટમેન્ટ કવરેજ કરતાં વધુ મજબૂત ટેકનિક છે આપણે બેઝીક કન્ડીશન કવરેજ પર ધ્યાન આપ્યું હતું જ્યાં દરેક કોમ્પોનન્ટ કન્ડીશન અથવા એટોમિક કન્ડીશન સાચા અને ખોટા મૂલ્યોને ધારણ કરવા માટે બનાવવામાં આવે છે આપણે બ્રાંચ અને કન્ડિશન કવરેજ પર જોયું હતું કે જેને કન્ડિશન ડીસીઝન કવરેજ પણ કહેવામાં આવે છે જે કન્ડિશન કવરેજ અને બ્રાંચ ડીસીઝન કવરેજ બંને કરતાં વધુ મજબૂત છે અને આપણે MCDC કવરેજ પર જોયું હતું જે બ્રાંચ અને કન્ડિશન કવરેજ કરતાં વધુ મજબૂત છે આપણે આધાર પાથ કવરેજને જોયું અને ચર્ચા કરી હતી જેને આપણે ફક્ત પાથ કવરેજ તરીકે ઓળખીએ છીએ અને કેટલીકવાર તેને સાહિત્યમાં સ્વતંત્ર પાથ કવરેજ પણ કહેવામાં આવે છે અને પછી આપણે મલ્ટીપલ કન્ડીશન કવરેજ જોયું હતું જે MCDC કવરેજ કરતાં વધુ મજબૂત છે પરંતુ પછી આપણે કહ્યું મલ્ટીપલ કન્ડીશન કવરેજ મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કેસોમાં પરિણમી શકે છે જ્યારે કમપોઝાઈટ કન્ડીશન અથવા ડીસીઝન ના સ્ટેટમેન્ટમાં એટોમિક ની કન્ડીશન અથવા કોમ્પોનન્ટ ની કન્ડીશનની સંખ્યા મોટી હોય ખાસ કરીને આપણે કહ્યું કે જો દસ કોમ્પોનન્ટ શરતો હોય તો આપણી પાસે મલ્ટીપલ કન્ડીશન કવરેજ માટે 210 ટેસ્ટીંગ કેસો હશે અને જો 20 અથવા 30 એટોમિક હશે શરતી અભિવ્યક્તિઓમાં શરતો પછી આપણી પાસે મોટી સંખ્યામાં ટેસ્ટીંગ કેસો હશે મલ્ટીપલ કન્ડીશન કવરેજ હાંસલ કરવા માટે લાખો અને અબજો ટેસ્ટીંગ કેસોની જરૂર પડશે અને મલ્ટીપલ કન્ડીશન કવરેજને ખરેખર પ્રાયોગિક ટેસ્ટીંગ ટેકનીકો માનવામાં આવતી નથી અને સામાન્ય રીતે કોઈ નહીં મલ્ટીપલ શરત કવરેજ હાંસલ કરવા માટે એક કાર્યક્રમનું ટેસ્ટીંગ થવું જોઈએ એવો આગ્રહ રાખે છે પરંતુ સામાન્ય રીતે વ્યવહારિક રીતે મહત્વનું શું છે કવરેજ ટેકનીકો MCDC કવરેજ અને પાથ કવરેજ છે સામાન્ય રીતે જ્યારે મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ દ્વારા વ્યાવસાયિક ઉપયોગ અથવા ઉપયોગ માટેનો કાર્યક્રમ પાછો આવે છે ત્યારે પરીક્ષક MCDC કવરેજ અને પાથ કવરેજ બંનેને પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે ટેસ્ટીંગ કરવાનો પ્રયાસ કરે છે અને ધાર આ આંકડામાં જોઈ શકાય છે કે આ બંને પૂરક ટેસ્ટીંગ છે કેસો માફ કરશો પૂરક ટેસ્ટીંગ આપણે જે બનાવ્યું હતું સ્તુત્ય ટેસ્ટીંગ દ્વારા તમારો શું અર્થ છે આપણે અગાઉ તેને વ્યાખ્યાયિત કર્યું હતું કે પાથ કવરેજ હાંસલ કરવું એ સુનિશ્ચિત કરતું નથી કે આપણે MCDC કવરેજ પ્રાપ્ત કર્યું છે અને તેવી જ રીતે જો આપણું ટેસ્ટ સ્યુટ MCDC કવરેજ પ્રાપ્ત કરે છે તેનો અર્થ એ નથી કે આપણે પાથ કવરેજ પ્રાપ્ત કર્યું છે જો તમે કોઈ પ્રોગ્રામનું ટેસ્ટીંગ કરી રહ્યા હોવ તો તે એક સારો વિચાર છે જેનો ઉપયોગ મોટા ભાગના સોફ્ટવેર ઉદ્યોગ તરીકે મોટા પ્રમાણમાં વપરાશકર્તાઓ દ્વારા કરવામાં આવશે તેઓ બે મહત્વપૂર્ણ ટેકનીકો MCDC ટેસ્ટીંગ અને પાથ ટેસ્ટીંગ નો ઉપયોગ કરીને તેમના પ્રોગ્રામનું ટેસ્ટીંગ કરે છે હવે ચાલો એક વધુ મહત્વની વ્હાઈટ બોક્સ ટેસ્ટિંગ ટેકનિક જોઈએ જેને ડેટા ફ્લો ટેસ્ટિંગ કહેવામાં આવે છે અહીં ડેટા ફ્લો ટેસ્ટિંગમાં મુખ્ય વિચાર એ છે કે આપણી પાસે ટેસ્ટ કેસો છે જેમ કે વેરિયેબલ્સની વ્યાખ્યા અને ઉપયોગો આવરી લેવામાં આવ્યા છે ટેસ્ટીંગ કેસો વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા વ્યાખ્યા અને વપરાશકર્તા વિશિષ્ટ વેરિયેબલના સ્થાનો શું છે તેના આધારે આપણે પ્રોગ્રામ દ્વારા પાથ વ્યાખ્યાયિત કરીએ છીએ હું ફક્ત પુનરાવર્તન કરું છું કે વ્યાખ્યાનું સ્થાન અને ચોક્કસ વેરિયેબલનો ઉપયોગ કાર્યક્રમ દ્વારા પાથ વ્યાખ્યાયિત કરે છે આ પાથ કવરેજથી વિપરીત છે જેની તમે ચર્ચા કરી હતી કે અહીં કંટ્રોલ ફલો ગ્રાફ પર પાથ ક્યાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યા હતા ફ્લો ગ્રાફ કંટ્રોલ ફ્લો ગ્રાફ પર પાથ વ્યાખ્યાયિત નથી પરંતુ અહીં આપણે ડેટા કેવી રીતે વહે છે અથવા ડેટાની વ્યાખ્યાઓ અને ઉપયોગો ક્યાં થાય છે તેના આધારે જોયું અને તેના આધારે આપણે પાથને વ્યાખ્યાયિત કર્યો ફક્ત એક ઉદાહરણ આપવા માટે ચાલો આપણે આ c પ્રોગ્રામ જોઈએ અને અહીં આપણે સ્ટેટમેન્ટ બેમાં જોઈ શકીએ છીએ a ને 5 સોંપેલ છે અથવા આપણે કહીએ છીએ કે વિધાન 2 વેરિયેબલ a ને વ્યાખ્યાયિત કરે છે અને પછી આપણી પાસે વિધાન 3 છે જે વેરિયેબલ c વિધાન 4 નો ઉપયોગ કરે છે d ના ઉપયોગો તરીકે પરંતુ જો તમે સ્ટેટમેન્ટ 5 જુઓ તો આપણી પાસે વેરિયેબલ a નો ઉપયોગ છે વેરિયેબલ a ની વ્યાખ્યા સ્ટેટમેન્ટ 2 માં થાય છે અને વેરિયેબલ a સ્ટેટમેન્ટ 5 માં વપરાય છે હવે ચાલો સ્ટેટમેન્ટ 6 જોઈએ સ્ટેટમેન્ટ 6 માં આપણી પાસે વેરિયેબલ a નો ઉપયોગ છે અને વેરિયેબલ a ની વ્યાખ્યા પણ છે કારણ કે RHS પર દેખાવા ઉપરાંત LHS પર A દેખાય છે એ જ રીતે સ્ટેટમેન્ટ 8 પર આપણી પાસે ફરીથી વેરિયેબલ a નો ઉપયોગ છે અહીં દરેક સ્ટેટમેન્ટ માટે આપણે બે સેટ વ્યાખ્યાયિત કરીએ છીએ એક સમૂહને DEF S કહેવામાં આવે છે જો સ્ટેટમેન્ટ સંખ્યા S છે તો આપણે DEF S ને વ્યાખ્યાયિત કરીએ છીએ જે તમામ વેરિયેબલ X નો સમૂહ છે જેમ કે X માં X ની વ્યાખ્યા હોય છે અને સામાન્ય રીતે સ્ટેટમેન્ટ એક વેરિયેબલને વ્યાખ્યાયિત કરે છે સ્ટેટમેન્ટની વ્યાખ્યા સમૂહ સામાન્ય રીતે એક વેરિયેબલ હશે જ્યારે સ્ટેટમેન્ટ S નો ઉપયોગ સમૂહ ઘણા વેરિયેબલ હોઈ શકે છે સ્ટેટમેન્ટ ઘણા વેરિયેબલનો ઉપયોગ કરી શકે છે અને શક્ય છે કે તે મૂલ્ય સોંપી શકે અથવા એક વેરિયેબલનું મૂલ્ય નિર્ધારિત કરી શકે હવે ચાલો આ ઉદાહરણ જોઈએ b ની બરાબર અને અહીં સ્ટેટમેન્ટ નંબર 1 છે આપણે સ્ટેટમેન્ટ 1 નો DEF સેટ a લખીએ છીએ અને સ્ટેટમેન્ટ 1 નો USES સેટ b સેટ છે હવે ચાલો બીજું ઉદાહરણ જોઈએ કદાચ હું DEF 2 લખી શક્યો હોત કારણ કે હું તેને 2 તરીકે નંબર આપું છું તે વેરિયેબલ a ને વ્યાખ્યાયિત કરે છે અને સ્ટેટમેન્ટ 2 નો USES સમૂહ a અને b બંને છે કારણ કે a અને b બંને વપરાય છે હવે આપણે કહીએ છીએ કે વેરિયેબલ X એક સ્ટેટમેન્ટ S1 પર જીવંત છે વેરિયેબલ જીવંત છે જો x ને સ્ટેટમેન્ટ S પર વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને S અને S1 ની વચ્ચે X ની આગળ કોઈ વ્યાખ્યા નથી સ્ટેટમેન્ટ S વેરિયેબલ x એક સ્ટેટમેન્ટમાં વ્યાખ્યાયિત S બીજા વિધાન S1 પર જીવંત છે જો તે વેરિયેબલની કોઈ મધ્યવર્તી વ્યાખ્યા ન હોય હવે ચાલો એક ઉદાહરણના સંદર્ભમાં જોઈએ કે વેરિયેબલ જીવંત છે કે નહીં આ a ની વ્યાખ્યા છે અને આ a નો ઉપયોગ છે અને a ની કોઈ હસ્તક્ષેપ વ્યાખ્યા નથી અને વેરિયેબલ a ની વ્યાખ્યા સ્ટેટમેન્ટ 5 પર લાઇવ છે અને સ્ટેટમેન્ટ 6 પર પણ લાઇવ છે પરંતુ પછી તે નથી જીવો 2 પરની વ્યાખ્યા સ્ટેટમેન્ટ 8 પર જીવંત નથી કારણ કે તેને સ્ટેટમેન્ટ 6 માં ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવી છે પરંતુ 6 પર a ની વ્યાખ્યા સ્ટેટમેન્ટ 8 પર જીવંત છે 2 થી વ્યાખ્યા સ્ટેટમેન્ટ 5 પર જીવંત છે હવે આપણે જે ચર્ચા કરી તેના આધારે આપણે DU સાંકળ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ DU સાંકળ એક ત્રિપુટી છે જેમાં વેરિયેબલનું નામ હોય છે જે સ્ટેટમેન્ટ પર તેને વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને જે સ્ટેટમેન્ટ તે લાઇવ છે X S ના DEF સમૂહમાં છે X S1 ના USES સમૂહમાં છે અને S ની કોઈ મધ્યવર્તી વ્યાખ્યા નથી S અને S1 વચ્ચે X ને માફ કરો આને આપણે તેને DU સાંકળ તરીકે ઓળખીએ છીએ સૌથી સરળ ડેટા ફ્લો ટેસ્ટિંગમાંની એક એ છે કે પ્રોગ્રામમાં તમામ DU સાંકળો આવરી લેવી આવશ્યક છે તેનો અર્થ એ છે કે જ્યાં પણ વેરિયેબલની વ્યાખ્યા છે તે વેરિયેબલનો ઉપયોગ એક ટેસ્ટ કેસ હોવો જોઈએ તે બે સ્ટેટમેન્ટો આવરી લેવા જોઈએ આ આપણે કહ્યું કે ત્યાં છે આ સૌથી સરળ ડેટા ફ્લો ટેસ્ટિંગ છે ત્યાં અન્ય ડેટા ફ્લો ટેસ્ટિંગ માપદંડ વધુ અદ્યતન માપદંડ છે પરંતુ આપણે તે અંગે ચર્ચા કરવા જઈ રહ્યા નથી પરંતુ માત્ર ડેટા ફ્લો ટેસ્ટિંગના બેઝીક ખ્યાલો અને સરળ ડેટા ફ્લો ટેસ્ટિંગ ટેકનિક જોઈ રહ્યા છીએ જે DU ચેઇન કવરેજ છે ચાલો જોઈએ કે DU સાંકળ કવરેજ પ્રાપ્ત કરવા માટે જરૂરી ટેસ્ટીંગ કેસો શું હશે હવે ચાલો આપણે આ સ્ટેટમેન્ટો જોઈએ જ્યાં આપણી પાસે સ્ટેટમેન્ટ B1 નો બ્લોક છે જે વેરિયેબલ a ને વ્યાખ્યાયિત કરે છે અને પછી કેટલીક શરતો છે જે અન્ય વેરિયેબલનો ઉપયોગ કરે છે A અને બ્લોક B4 નો ઉપયોગ કરશો નહીં તે વેરિયેબલ a નો ઉપયોગ કરે છે હવે અન્ય વેરિયેબલ પણ છે તેના આધારે આપણે ચર્ચા કરેલ ઉદાહરણ માટે DU સાંકળોની ગણતરી કરી શકીએ છીએ a બ્લોક 1 માં વ્યાખ્યાયિત વેરિયેબલ છે અને બ્લોક 5 માં વપરાય છે અને આ DU સાંકળ બનાવે છે હવે એમ માનીને કે X સ્ટેટમેન્ટનો ઉપયોગ વિવિધ બ્લોકમાં થાય છે આપણી પાસે મોટી સંખ્યામાં સાંકળો હશે પરંતુ પછી આ સાંકળોને આવરી લેવા માટે આપણને માત્ર થોડા રસ્તાઓની જરૂર છે કારણ કે વિવિધ કંટ્રોલ ફલોના માર્ગો પર મલ્ટીપલ સાંકળો થઇ શકે છે હવે ચાલો બીજી વ્હાઇટ બોક્સ ટેસ્ટીંગ ટેકનીક જોઈએ જે મ્યુટેશન ટેસ્ટીંગ છે અને આપણે કહ્યું હતું કે મ્યુટેશન ટેસ્ટીંગ એ કવરેજ ટેસ્ટીંગ નથી પરંતુ તે ફોલ્ટ આધારિત ટેસ્ટીંગ ટેકનીક છે જ્યાં આપણે પ્રોગ્રામમાં ચોક્કસ પ્રકારની ખામી રજૂ કરીએ છીએ અને પછી તે પ્રકારના ફોલ્ટ સામે ટેસ્ટીંગ કેસો અસરકારક છે કે કેમ તે તપાસો જો નહીં તો ટેસ્ટ સ્યુટને મજબૂત કરવા માટે ટેસ્ટ કેસ વધારાના ટેસ્ટ કેસ સાથે વધારવામાં આવશે જેથી ચોક્કસ પ્રકારની ખામી શોધી શકાય હવે ચાલો અહીં બેઝીક વિચાર જોઈએ મ્યુટેશન ટેસ્ટીંગ માં પ્રથમ આપણે ચોક્કસ કવરેજ ટેસ્ટીંગ ટેકનીકોનો ઉપયોગ કરીએ છીએ અને કેટલીક કવરેજ ટેકનીકનું કવરેજ પ્રાપ્ત કરવા માટે આપણી પાસે કેટલાક ટેસ્ટીંગ કેસ છે પ્રારંભિક ટેસ્ટીંગ સ્યુટમાં કેટલીક સફેદ બોક્સ કવરેજ ટેકનીકનો ઉપયોગ કરીને આપણે ચર્ચા કરી છે હવે એકવાર પ્રારંભિક ટેસ્ટીંગ પૂર્ણ થયા પછી પ્રારંભિક ટેસ્ટીંગ MCDC ટેસ્ટીંગ હોઈ શકે છે અથવા પાથ ટેસ્ટીંગ હોઈ શકે છે અથવા બંને હોઈ શકે છે અને એકવાર આનો ઉપયોગ કરીને ટેસ્ટીંગ કર્યા પછી આપણે તપાસ કરવા માગીએ છીએ કે ટેસ્ટીંગ ચોક્કસ પ્રકારની ભૂલો સામે ખરેખર અસરકારક છે કે નહીં અને આપણે મ્યુટેશન ટેસ્ટીંગ હાથ ધરીએ છીએ મ્યુટેશન ટેસ્ટીંગ પાછળનો મુખ્ય વિચાર એ છે કે આપણે પ્રોગ્રામમાં નાના ફેરફારો કરીએ છીએ અને જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ બદલીએ છીએ જેનો બેઝીક રીતે એક બગ થાય છે પ્રોગ્રામર દ્વારા લખાયેલ મૂળ પ્રોગ્રામ આપણે તેમાં નાના ફેરફારો કરીએ છીએ કદાચ આપણે અંકગણિત ઓપરેટરને વત્તાથી ઓછામાં બદલીએ અથવા કદાચ આપણે વેરિયેબલનો પ્રકાર બદલ્યો આ પ્રોગ્રામમાં નાના ફેરફારોના કેટલાક ઉદાહરણો છે અને તેના વિશે વિચારવાનો દરેક નાનો ફેરફાર વાસ્તવમાં બગ છે બગ નો એક પ્રકાર છે હવે આપણે જાણીએ છીએ કે આપણે ભૂલ રજૂ કરી છે તે જાણીને ટેસ્ટીંગ ના કેસ ચલાવીએ છીએ આપણે ફરીથી ટેસ્ટીંગ ના કેસો ચલાવીએ છીએ અને તપાસીએ છીએ કે આ ભૂલ પકડાઈ છે કે નહીં તેનો અર્થ એ કે કેટલાક ટેસ્ટીંગ કેસો એ સંકેત આપવામાં નિષ્ફળ જાય છે કે પ્રોગ્રામમાં ભૂલ રજૂ કરવામાં આવી છે તે અહીં મુખ્ય વિચાર છે આપણે પરિવર્તિત પ્રોગ્રામ બનાવીને પ્રોગ્રામમાં ખામી દાખલ કરીએ છીએ પરિવર્તિત પ્રોગ્રામમાં એક સરળ ભૂલ છે અને હવે ટેસ્ટ કેસ ચલાવવામાં આવે છે અને ટેસ્ટ કેસો ચલાવવા માટે તે તદ્દન સીધા આગળ હોઈ શકે છે જો આપણી પાસે રેકોર્ડ અને પ્લે ટૂલ છે તો આપણે ફક્ત તમામ ટેસ્ટ કેસ સરળતાથી ચલાવીએ છીએ અને તપાસીએ છીએ કે બધા ટેસ્ટ કેસ પાસ થયા છે કે કેટલાક ટેસ્ટ કેસ નિષ્ફળ ગયા છે જે પરિભાષા આપણે અહીં ચર્ચા કરી છે તે એક પરિવર્તિત કાર્યક્રમ છે પરિવર્તિત કાર્યક્રમ તે છે જ્યાં આપણે જાણીજોઈને કેટલાક નાના ફોલ્ટ રજૂ કર્યા છે અને આપણે જે પ્રકારનો ફેરફાર લાગુ કરીએ છીએ તેને આપણે મ્યુટન્ટ તરીકે કહીએ છીએ હવે જો આપણી પાસે આ પરિવર્તિત કાર્યક્રમ છે અને આપણે અમારા ટેસ્ટીંગ કેસો ચલાવીએ છીએ અને પછી કેટલાક ટેસ્ટીંગ કેસો નિષ્ફળ જાય છે તો પછી આપણે જાણીએ છીએ કે અમારા ટેસ્ટીંગ ના કેસો ખરેખર સારી રીતે ટેસ્ટીંગ કરી રહ્યા છે તેઓએ આપણે રજૂ કરેલી ભૂલ પકડી લીધી છે અને આપણે કહીએ છીએ કે મ્યુટન્ટ મરી ગયું છે તેનો અર્થ એ છે કે આ પ્રકારના ભૂલો અમારા ટેસ્ટીંગ ના કેસો શોધી શકે છે અને ટેસ્ટીંગ ના કેસો તે શોધી રહ્યા છે કે કેમ તે ચકાસવા માટે આપણે નવી ભૂલો અજમાવી શકીએ છીએ પરંતુ પછી જો તમામ ટેસ્ટીંગ કેસો પસાર થાય અને આપણે જાણીએ કે આપણે ભૂલ રજૂ કરી છે તો અમારા ટેસ્ટીંગ કેસ છે પૂરતું સારું નથી અમારે અમારા ટેસ્ટીંગ ના કેસોને વધારવાની જરૂર છે વધારાના ટેસ્ટીંગ કેસો ઉમેરો જ્યાં સુધી આપણે રજૂ કરેલી ભૂલ પકડાઈ ન જાય જો પરિવર્તિત કાર્યક્રમ માટે ટેસ્ટીંગ ના કેસો પસાર થાય છે તો આપણે કહીએ છીએ કે પરિવર્તક જીવંત છે અને તે મ્યુટેશન ટેસ્ટીંગ માં વપરાતી પરિભાષા છે અને પછી આપણે વધારાના ટેસ્ટીંગ કેસો તૈયાર કર્યા છે વધુ ટેસ્ટીંગ કેસ ચલાવો જ્યાં સુધી કોઈ ટેસ્ટીંગ કેસ ભૂલને ફ્લેગ કરવામાં નિષ્ફળ જાય ત્યાં સુધી રજૂઆત કરવામાં આવી હતી આ મ્યુટેશન ટેસ્ટીંગ નો એક ફાયદો એ છે કે પરિવર્તિત પ્રોગ્રામ નાના ફેરફારો કરે છે અને તમામ ટેસ્ટીંગ કેસો ચલાવે છે બંને ખૂબ જ સરળતાથી સ્વચાલિત થઈ શકે છે અને મોટી સંખ્યામાં મ્યુટન્ટ ઉત્પન્ન કરવું શક્ય છે અથવા અન્યમાં શબ્દો ભલે આપણી પાસે દસ અથવા હજારો પરિવર્તિત કાર્યક્રમો હોઈ શકે તે કોઈ સમસ્યા નથી આપણે તેને જાતે કરવાનું નથી આપણે આ તમામ પરિવર્તિત કાર્યક્રમોને એક સાધન દ્વારા જનરેટ કરી શકીએ છીએ અને તે પણ આપણે તમામ ટેસ્ટીંગ કેસો ચલાવી શકીએ છીએ અને તપાસ કરી શકીએ છીએ કે આ પાસ થઈ રહ્યા છે કે નિષ્ફળ રહ્યા છે અને મ્યુટેશન ટેસ્ટીંગ ટેકનીક ઓટોમેશન માટે યોગ્ય છે આપણે આ તબક્કે આ સત્ર બંધ કરીશું અને આગામી સત્રમાં ચાલુ રાખીશું